તેથી ઇજનેરી ગણિતશાસ્ત્ર I પરના વ્યાખ્યાનમાં તમારું સ્વાગત છે અને આ વ્યાખ્યાન નંબર 26 છે આપણે બીટા અને ગામા ફંકશન પર ચર્ચા ચાલુ રાખીશું તેથી આ ઇમપ્રોપર ઇન્ટિગ્રેલ્સ માટેના આ વિશેષ પ્રકારનાં ઉદાહરણો છે અને આજે આપણે મુખ્યત્વે તેમની ગુણધર્મો અને તે ઇન્ટિગ્રેલ્સ ને ઇવેલ્યુએટ કેવી રીતે કરવું તે વિશે વાત કરીશું અને છેલ્લા વ્યાખ્યાનમાં આપણે તે ઇન્ટિગ્રેલ્સ નું કન્વર્ઝન જોઇ ચૂક્યું છે અને જો તમને યાદ આવે કે બીટા ફંક્શન આ ઇમપ્રોપર ઇન્ટિગ્રેલ્સ છે જે કન્વર્ઝ થાય છે જ્યારે આ m∧ n 0 આ સંખ્યા અહીં પાવર એક્સ્પોન્સન્ટ છે તેથી m અને n સખત પોઝીટીવ છે અને વિચલન આ વિચલન થાય જ્યારે m ∧ n ≤ 0 અને આપણે તે ગામા ફંક્શન માટે પણ જોયું છે કે જે આ ઇન્ટિગ્રલ છે આ મિશ્ર પ્રકારનું ઇમપ્રોપર ઇન્ટિગ્રલ તે કન્વર્ઝ થાય જો આ n 0 અને વિચલન થાય જ્યારે n≤ 0 પહેલા આપણે આ બીટા ફંક્શન ની એક સરસ ગુણધર્મ વિશે ચર્ચા કરીશું જે સિમેટ્રી ગુણધર્મ છે અને આ માટે ઇમપ્રોપર ઈન્ટિગ્રલ છે અને જો આપણે અહીં 1 − x y માટે અવેજી કરીશું પછી આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે B m n B n m તો ચાલો આપણે તેને અહીં કરીએ તેથી જો આપણે અહીં 1 − x y અવેજી કરીશું તેનો અર્થ એ કે બાદબાકી આ −dx dy અને પછી આ ઈન્ટિગ્રલ તેથી પછી x 0 તેથી y 1 અને પછી આપણી પાસે અહીં 0 છે તેથી xm−1 તેથી અહીંથી x એ 1− y બને છે તેથી xm−1 તેથી આપણી પાસે 1− ym−1 અને 1 ઓછા x એ y છે અને આ dx −dy તેથી આ આપણે હવે રીવર્ટ કરી શકીએ છીએ તેથી તો આ ફરીથી બીટા ફંક્શન છે અને જે આપણી નોંધણી મુજબ આ બીટા દ્વારા સૂચવવામાં આવશે તેથી આ અહીં 1− y m−1 છે તેથી આ yn−1 છે તેથી આપણા સંકેત મુજબ આ B n m છે તેથી આ B m nB n m છે તેથી અમારી પાસે સિમેટ્રી ગુણધર્મ અહીં છે તેથી કોઈ વાંધો નથી કે આપણે આ B m n𝗏B n m ની ગણતરી કરીએ છીએ તેથી હવે તમે ભવિષ્યની ચર્ચામાં ધ્યાનમાં રાખશો અને તેથી આ બીટા ફંક્શન ને ઇવેલ્યુએટ કેવી રીતે કરવું પ્રશ્ન એ ઇવેલ્યુએશન નો છે કારણ કે આ વિશેષ ઇન્ટિગ્રેલ્સ છે ઇમપ્રોપર ઇન્ટિગ્રેલ્સ અને બીટા ફંક્શન નું મૂલ્યાંકન કરવા માટે આ વિશેષ વિશેષ કાળજી લેવી જરૂરી છે તો માની લો કે અહીં n એ પોઝીટીવ સંખ્યા છે તેથી ઘણા કિસ્સામાં આપણે તેની ચર્ચા કરી શકીએ છીએ અથવા આપણે તે ખૂબ જ સરળ ફેશન માં ઈન્ટિગ્રલ ની ગણતરી કરી શકીએ છીએ તેથી ફર્સ્ટ પ્લેસ આપણે અહીં ધ્યાનમાં લઈએ છીએ જ્યારે n એ પોઝીટીવ સંખ્યા છે તેથી આ કિસ્સામાં આપણે આ ને ધ્યાનમાં લઈએ છીએ અને હવે જો આપણે આને ઇન્ટીગ્રેટ કરીએ અને લીધે કે આ n ને પોઝીટીવ ઇન્ટીઝર તરીકે લેવામાં આવે છે તેથી આપણે ફંક્શન ના આ ભાગને અલગ પાડીશું અને પછી આ ઇન્ટીગ્રેશન માટે છે જ્યારે આપણે આ ભાગો નું ઇન્ટીગ્રેશન કરીશું તેથી આ અહીં આના ઈન્ટિગ્રલ હશે

તેથી જ્યારે આપણે આ m ને પોઝીટીવ માની લઈએ છીએ ત્યારે આ સમાન કામ કરીશું અને તે નોંધ્યું છે કે આ બીટા એક સિમેટ્રીક ફંકશન છે જે આપણે પહેલા જોયું છે તેથી ત્યાં ખરેખર કોઈ મુદ્દાઓ નથી તમને સમાન સૂત્ર મળશે આ m ને n દ્વારા બદલવામાં આવશે તેથી આ કિસ્સામાં આપણે હમણાં જ જોયું છે જ્યારે આપણે કોઈ પોઝીટીવ સંખ્યા લઈએ તેથી જ્યારે આપણે કોઈ પોઝીટીવ ઇન્ટીઝર લઈએ છે આપણે આ મળશે અને આપણે તે સમાન એક્સમાન ગણતરી કરી શકીએ છીએ જ્યારે m એ પોઝીટીવ ઇન્ટીઝર છે અને તે કિસ્સામાં પણ આપણે સમાન પરિણામ મેળવીશું અને પરિણામ ફક્ત આ m ને n દ્વારા બદલી શકીએ છીએ આપણે આ અભિવ્યક્તિ મેળવીશું જો બંને ઇન્ટીઝર m ∧ n બંને ઇન્ટીઝર હોય છે આ કિસ્સામાં આપણી પાસે આ કિસ્સાનો ઉદાહરણ લઈ શકાય છે તેથી જ્યારે અહીં m પણ ઇન્ટીઝર છે તેથી એનો અર્થ એ કે આપણી પાસે m m1 છે અને તેથી આ પ્રોડ્કટ પર ફરીથી 1 ના તફાવત સાથે આ ઇન્ટીઝર દેખાય છે હવે ગામા ફંક્શન નું ઇવેલ્યુએટ તેથી શું આપણે આ ઈન્ટિગ્રલ મેળવી શકીએ અને તમે તે જ વિચારનો ઉપયોગ કરશો જે ઇન્ટીગ્રેટીંગ ફક્ત ભાગો દ્વારા કરવાથી આપણે આનો સરસ સંબંધ મળશે તેથી આપણ ને આ સંબંધ મળ્યો કે Γ n 1 n Γ n અને તે એક ખૂબ જ ઉપયોગી સંબંધ છે જેનો ઉપયોગ આ ગામા ફંકશન ના ઇવેલ્યુએટ કરવા માટે કરવામાં આવશે જો n એ પોઝીટીવ ઇન્ટીઝર છે જો n એ પોઝીટીવ ઇન્ટીઝર છે તો શું થશે તેથી જ્યારે n એ પોઝીટીવ ઇન્ટીઝર છે ત્યારે આપણે આ કિસ્સામાં સરળતાથી ઇવેલ્યુએટ કરી શકીએ છીએ કારણ કે વ્યાખ્યા મુજબ અથવા આ સંદર્ભ સંબંધ મુજબ આપણને શું મળે છે Γ n આપણે Γ n − 1 Γ n − 1 ની દ્રષ્ટિએ લખી શકીએ છીએ તેથી જો હું જો હું અહીં Γ નો ઉપયોગ કરું છું અને આપણે આ સંબંધનો ઉપયોગ કરીએ છીએ તેથી તો આ n − 1 Γ n − 1 હશે ફરીથી Γ n − 1 માટે આપણે તે સંબંધનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી આપણી પાસે Γ n − 1 n − 2 Γ n − 2 છે અને આપણે આનું પુનરાવર્તન ચાલુ રાખી શકીએ છીએ તેથી n ઓછા n ઓછા 2 ગામા n ઓછા 2 તેથી Γ n − 2 n − 3 Γ n − 3 તેથી આપણે આ 2 1 અને પછી Γ નહીં મળે ત્યાં સુધી આ ચાલુ રાખીશું તેથી અમુક સમયે આપણે ત્યાં Γ જેવા મળીશું જે પછી આપણે Γ લખી શકીએ છીએ અને તેથી શરું તેથી આપણે આ મેળવીશું જ્યારે n એ પોઝીટીવ ઇન્ટીઝર છે સરળતાથી આપણ ને Γ મળશે જેની હવે આપણે સરળતાથી ગણતરી કરી શકીએ છીએ અને હવે આપણે સમાપ્ત કરીશું કારણ કે આ પોઝીટીવ ઇન્ટીઝર હતો અને આપણે ફક્ત 1 દ્વારા ઘટાડી રહ્યા છીએ તેથી આપણે આ Γ સાથે કુદરતી રીતે સમાપ્ત કરીશું તેથી જો આ Γ જોઈએ જો આપણે આ ઈન્ટિગ્રલ થી જોઈએ તેથી જ્યારે આપણે ત્યાં n 0 ને અવેજી કરીએ તો જો આપણે અહીં ઈન્ટિગ્રલ માં n 0 અવેજી કરીશું અમારી પાસે Γ છે તેથી n 0 નો અર્થ આ ટર્મ અદૃશ્ય થઈ જશે તેથી આપણી પાસે સહેલાઇ થી ઈન્ટિગ્રલ છે અને આ ઈન્ટિગ્રલ આપણે ઇવેલ્યુએટ સરળતાથી કરી શકીએ છીએ કારણ કે e−x ઈન્ટિગ્રલ −e−x છે અને આપણી પાસે અહીં 0 થી ∞ ની લિમિટ છે તેથી જ્યારે x એ ∞ ની નજીક આવે છે આપણને 1 મળશે તેથી આ 1 હશે તેથી આ Γ ની કિંમત 1 છે તેથી હવે આ વેલ્યુ ધરાવતાં તેથી આપણી પાસે Γ n − 1 n − 2 ⋯ Γ છે તેનો અર્થ એ થાય કે Γ n−1 તેથી તે એક સરસ સબંધ છે આપણ ને તે ઈન્ટિગ્રલ મળ્યું કે જે ઇમપ્રોપર ઈન્ટિગ્રલ હતું પરંતુ જ્યારે આ n ઇન્ટીઝર હોય આ સરળ કિસ્સામાં ત્યારે આપણને આ ફેક્ટોરીયલ ના ટર્મ માં આપણ ને સરસ સંબંધ મ્ળ્યો છે તેથી Γ n − 1 હવે આગળ વધતા આપણી પાસે અન્ય સરસ સંબંધ છે ફક્ત આંતરિક માટે જ નહીં આ અડધા માટે પણ ઓછામાં ઓછું જે ફરી ઉપયોગી થઈ રહ્યું છે તેથી જો આપણે તે સંદર્ભ સંબંધ રાખીએ Γ n 1 n Γ n તેથી કેટલાક નોન ઇન્ટીઝર નંબર માટે પણ આપણે તે સંદર્ભ સંબંધની મદદથી ગણતરી કરી શકીએ છીએ અને અંતે જો આપણે આ ગામા હાફ સાથે સમાપ્ત કરીએ તો ચોક્કસપણે આપણે વેલ્યુ મેળવી શકીશું તેથી આ ફરીથી મદદરૂપ થશે તેથી કે જે Γ ∫ e−x xn−1 dx ની વ્યાખ્યાઓ દ્વારા આપણે અવલોકન કરી શકીએ છીએ તેથી જો આપણે આ ઈન્ટિગ્રલ માં આ x y2 ને બદલીએ જો આપણે તેને x y2 ને અવેજી કરીએ આ ગામા ઇન્ટિગ્રલ નું બીજું સ્વરૂપ હશે તેથી શું થાશે dx ની અવેજી કરતા તે 2 y dy બનશે પછી લિમિટ એક સમાન રહેશે તેથી અમારી પાસે હશે તેથી આ આ ગામા ઇન્ટિગ્રલ નું બીજું સ્વરૂપ છે Γ n જેનો આપણે ઉપયોગ કરીશું તેથી આછે અને હવે તમે આ n ને n12 તરીકે અવેજી કરશો તેથી આ હોવાથી આપણી પાસે છે અને આ જાણીતું ઇન્ટીગ્રલ છે જેને આપણે પણ ઇવેલ્યુએટ કરીશું જ્યારે પછીથી ડબલ ઇન્ટીગ્રલ વિશે ચર્ચા કરીશું પરંતુ આ એક આ ઇન્ટીગ્રલ ને વેલ્યુ ખરેખર આપણે પછી થી જોઈશું કે ની વેલ્યું તેથી હાલમાં આપણે આ ધારીશું પરંતુ આ ખૂબ જ ઉપયોગી ઈન્ટિગ્રલ છે અને આ વેલ્યુ √π ને પણ યાદ રાખો અને આ એક હોવાથી આપણે આને 2 વખત ઇવેલ્યુએટ કરીશું અને ઈન્ટિગ્રલ ની વેલ્યુ √π2 આવે છે કારણ કે આ અર્ધ રેન્જ માં છે ઓછા થી લઈને ઇન્ફીનીટી માં નહીં પરંતુ તે 0 થી ∞ છે તેથી આ 2 વખત છે અને √ π2 અને આ રદ કરવા માટે અને પછી આપણી પાસે વેલ્યુ √π છે તેથી Γ12 √π જે આપવામાં આવ્યું છે ઇવેલ્યુએટ વિના આપણી પાસે શું છે તે આપણે આ વેલ્યુ નો ઉપયોગ કરીશું પરંતુ થોડા વ્યાખ્યાનો પછી જ્યારે આપણે ડબલ ઇન્ટિગ્રેલ્સ ની ચર્ચા કરીશું ત્યારે આનું ઇવેલ્યુએટ કરીશું તેથી આ પાછળથી અને હવે આપણી પાસે ઘણાં વિવિધ સ્વરૂપો પણ છે જેમ કે આપણે ફક્ત ગામા ફંક્શન માટે જોયા છે કેટલાક અવેજી કરીને આપણ ને બીજા સ્વરૂપો મળ્યા છે બીટા ફંક્શન માટે પણ એવું જ થયું તેથી ચાલો આપણે કેટલાક એવા સ્વરૂપો માંથી પસાર થઈએ જે ઇન્ટિગ્રેલ્સ નું ઇવેલ્યુએટ કરવા અથવા ઇન્ટિગ્રેલ્સ ને અલગ ફોર્મેટ માં ઓળખવા માટે ઉપયોગી હોઈ શકે છે તેથી આપણી પાસે B m n માટે ની આ સ્ટાનડર્ડ વ્યાખ્યા છે અને જો તમે ઉદાહરણ તરીકે અવેજી કરો અહીં તેથી તે કિસ્સામાં તમારું dx એ બનશે તેથી આ સંબંધ હશે અને પછી આ B m n બનશે તો ચાલો આપણે લિમિટ વિશે વાત કરીએ તેથી x જ્યારે x અહીં 0 ની નજીક આવી રહ્યો હતો ત્યારે y એ ∞ ની નજીક આવી રહ્યો છે તેથી આ આપણને આ ઓછા ચિહ્ન તરીકે આ ઈન્ટિગ્રલ મળશે અને જ્યારે x એ 1 ની નજીક આવશે ત્યારે આ ∞ ની નજીક આવશે જ્યારે x એ 1 ની નજીક આવશે y એ 0 ની નજીક આવશે તેથી નો અર્થ 1 y1 તેથી y એ 0 છે તેથી y એ 0 ની નજીક આવે છે અને પછી આપણી પાસે આ ઓછા નું ચિન્હ છે તેથી જે જે લિમિટ ને પાછું ફેરવશે તેથી આ પાવર ને ભેગા કરીને તેથી અહીં આપણી પાસે છે તેથીઆ બીટા ફંકશન નું બીજું સ્વરૂપ y પાવર n ઓછા 1 અને 1 વત્તા y પાવર m વત્તા 1 થી આપવામાં આવેલું છે અને આપણે ધ્યાનમાં લેવું જોઈએ કે આ અવેજી સાથે ઈન્ટિગ્રલ લિમિટ સંપૂર્ણપણે બદલાઈ જાય છે તેથી મૂળરુપે ઇન્ટીગ્રેટ 0 થી 1 હતું પરંતુ આ પણ સમાન ફંકશન છે પરંતુ આ 0 થી ∞ સાથે છે હવે ચિત્રમાં અથવા આપણે આ કરી શકીએ છીએ કારણ કે આ સિમેટ્રીક ફંકશન છે તેથી mn આપણે m ને n દ્વારા અને n ને m દ્વારા બદલી શકીએ વેલ્યુ બદલાશે નહીં આપણી પાસે તેથી આ ઈન્ટિગ્રલ અથવા આ ઈન્ટિગ્રલ તેઓ એક સમાન છે એક સમાન B m n જેટલી વેલ્યુ ધરાવતા સમાન છે જ્યારે આપણે આ xsin2θ ને બદલીએ ત્યારે આપણે બીજું સ્વરુપ મેળવી શકીએ છીએ તેથી આ સાથે xsin2θ dx2sin θ cosθ તેથી ફરી આ છે આ sin2m−1 θ cos2n−1 θ dθ બનશે તેથી લિમિટ જ્યારે x 0 તેથી તે પણ 0 હશે જ્યારે 1 તેથી આ π2 હશે તેથી આપણે અહીં મેળવી રહ્યા છીએ તેથી આ B m n નું અન્ય સ્વરુપ છે ત્રિકોણમિતિ ફંકશન ની ટર્મ માં તેથી B m n એ બનશે અને હવે આપણે ગામા ફંક્શન Γ ના કેટલાક જુદા જુદા સ્વરૂપો પણ શોધી શકીએ છીએ જે અને આ કિસ્સામાં જો તમે આને ¿ λy બદલો તેથી x λy લિમિટ સમાન રહેશે અને આપણે થોડું અલગ સ્વરૂપ છે તેથી આપણી પાસે આ ઈન્ટિગ્રલ છે પણ જો આપણે આ e−xt ને બદલીએ તો આપણી પાસે ફરીથી ખૂબ જ મુશ્કેલ સ્વરુપ હશે કારણ કે અહીંથી હવે આપણે મેળવીશું તેથી આપણે મેળવીશું અને પછી મેળવીએ છીએ તેથી આ −e−x dxdt તેથીઅહીં કોઈ વધારાની ટર્મ આવશે નહીં અને તે પછી આપણી પાસે તેથી આ ગામા ફંકશન નું બીજું એક સ્વરૂપ છે તેથી આ ગામા અને બીટા ફંક્શન વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ કે જ્યારે m ∧ n બંને ઇન્ટીઝર હોય છે આપણે આ સંબંધ જોયા છે કે B m n એ તરીકે લખી શકાય છે ગામા ફંક્શન ની શરતો ને કારણ કે આપણે જોયું છે કે આ Γ m સંબંધ કશું જ નથી અને તે રસપ્રદ છે કે જે આપણે અહીં બતાવી રહ્યાં નથી કે આ પરિણામ જેની સાથે અહીં છેડા પાસે આ પરિણામ પણ ધરાવે છે જ્યારે આ m અને n ઇન્ટીઝર નથી તેથી તે ફક્ત પોઝીટીવ સંખ્યા છે તે કિસ્સામાં આ પરિણામ પણ ધરાવે છે કારણ કે આ ગામા ને નોન ઇન્ટીઝર વેલ્યુ તેમ જ પ્રાકૃતિક રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી આ બીટા m n એ ગામા m ગામા n તરીકે ગામા m પ્લસ n તરીકે વ્યાખ્યાયિત થયેલ છે ઉદાહરણ એક બતાવતા જો તમારી પાસે આ ઈન્ટિગ્રલ છે જેનું આપણે ઇવેલ્યુએટ કરવા માંગીએ છીએઆપણે બીટા ફંક્શન ની વ્યાખ્યા જાણીએ છીએ તેથી કેટલીકવાર ઓળખવું મુશ્કેલ છે પરંતુ આ કિસ્સામાં તે એટલું મુશ્કેલ નથી કે આપણે કેટલાક અવેજી દ્વારા આપણે સરળતાથી આ સ્વરુપ માં રૂપાંતર કરી શકીએ છીએ અને પછી આપણે ઇવેલ્યુએટ કરી શકીએ છીએ તેથી દાખલા તરીકે જો આપણે આ √ x t લઈએ છીએ તેથી જો આપણે અહીં xt2 લીધું છે તેથી આ 1 ઓછા t હશે જે આપણે આ બીટા સ્વરુપ ને જોવા માંગીએ છીએ તો તેનો અર્થ એ કે આ xt2 આપણે લખી શકીએ તેથી આ બનશે તો આ તેથી આ બરાબર ઈન્ટિગ્રલ છે જેની આપણે બીટા માં ચર્ચા કરી રહ્યાં હતાં તેથી આપણે આને બીટા તરીકે લખી શકીએ છીએ

તેથી આપણે તમે આ બીટા ફંક્શન ની સહાયથી આવા ઘણા બધા ઈન્ટિગ્રલ ઇવેલ્યુએટ કરી શકીએ છીએ તેથી નિષ્કર્ષ એ છે કે આપણે આ બે વ્યાખ્યાઓ જોઇ છે અને કેવી રીતે આ ફંકશન નું ઇવેલ્યુએટ કરવું અને મુખ્યત્વે રસપ્રદ વાત એ હતી કે ગામા હાફ ની ગણતરી આપણે ગણી છે અને આ પણ છે આ બીટા અને ગામા ફંકશન વચ્ચે સંબંધ ખૂબ ઉપયોગી છે તેથી તેથી આ ઉપયોગમાં લેવાતા સંદર્ભો છે અને તમારો ખૂબ આભાર